છેલ્લા વર્ગમાં આપણે નેટવર્ક સ્ટેબિલિટી નામના વિષય પર ચર્ચા શરૂ કરી હતી અને આપણે આજે પણ નેટવર્ક સ્ટેબિલિટી વિશે આપણી ચર્ચા ચાલુ રાખીશું અને આપણે નેટવર્ક સિન્થેસિસ વિશે પણ ચર્ચા કરીશું છેલ્લા વર્ગમાં આપણે નેટવર્ક સ્ટેબિલિટી વિશે ચર્ચા કરી તેથી આપણે ચર્ચા કરી કે સર્કિટ સ્ટેબલ છે જો તેનો ઈમ્પલ્સ રિસ્પોન્સ ℎ𝑡 સમય t → ∞ સાથે બાઉન્ડેડ હોય તેનો અર્થ એ કે જ્યારે t → ∞ હોય ત્યારે ઈમ્પલ્સ રિસ્પોન્સ ફાઇનાઇટ મૂલ્ય સુધી કન્વર્ઝ થશે જો ℎ𝑡 એ 𝑡 → ∞ સાથે બાઉન્ડ વગર વધે તો તે અનસ્ટેબલ થશે આપણે એ પણ ચર્ચા કરી કે ગાણિતિક શબ્દમાં આપણે તેને તરીકે લખી શકીએ છીએ હવે જો 𝐻𝑠 એ ℎ𝑡 નુ લાપ્લાસ ટ્રાન્સફોર્મ છે તો આપણે ચર્ચા કરી છે કે તેને લાપ્લાસ ટ્રાન્સફોર્મ ડોમેઈન માં HsND તરીકે રજૂ કરી શકાય છે રિસ્પોન્સ ℎ𝑡 𝐻𝑠 જે ઈમ્પલ્સ રિસ્પોન્સનો લાપ્લાસ ટ્રાન્સફોર્મ છે તે સર્કિટ સ્ટેબલ રહેવા માટે નીચેની આવશ્યકતાઓને પૂર્ણ કરવી જરૂરી છે તે આવશ્યકતાઓ શું હતી એક આવશ્યકતા જેની આપણે ચર્ચા કરી તે એ હતી કે 𝑁𝑠 ની ડિગ્રી 𝐷𝑠 ની ડિગ્રી કરતા ઓછી હોવી જોઈએ તે અંશના એક્સપ્રેશન ની ડિગ્રી છેદના એક્સપ્રેશનની ડિગ્રી કરતા ઓછી હોવી જોઈએ આગળની આવશ્યકતા એ છે કે 𝐻𝑠 ના બધા પોલમાં નેગેટિવ વાસ્તવિક ભાગો હોવા આવશ્યક છે બધા પોલ નો અર્થ છેદના એક્સપ્રેશન ના તમામ રૂટ નેગેટિવ વાસ્તવિક ભાગ હોવા આવશ્યક છે હવે આપણે એ પણ ચર્ચા કરી હતી કે પેસીવ એલિમેન્ટસ એટલે કે R L C એલિમેન્ટસ અને ઇંડિપેંડંટ સોર્સ ની બનેલી સર્કિટ્સ અનસ્ટેબલ નહીં હોય કારણ કે જો આપણે કહીએ કે આ અનસ્ટેબલ હોઈ શકે છે તો તેનો અર્થ એ કે ત્યાં કોઇંક બ્રાંચ કરંટ અથવા વોલ્ટેજ હશે જે અનિશ્ચિત રીતે વધશે જ્યારે સોર્સને શૂન્ય પર સેટ કરી દઇએ જ્યારે આપણે R L C સર્કિટને એનેલાઇઝ કરીએ ત્યારે તે સામાન્ય રીતે એવું નથી થતુ તેથી ચાલો આપણે આપણું કહેલુ ચકાસીએ કે પેસીવ એલિમેન્ટસ અને ઇંડિપેંડંટ સોર્સ એલિમેન્ટ્સ નેટવર્ક અનસ્ટેબલ થશે નહીં ચાલો આપણે તે ઉદાહરણ જોઈએ જેની આપણે અગાઉના લેક્ચર માં પણ ચર્ચા કરી હતી જો તે સિરીઝ RLC સર્કિટ હોય તો આપણે કહી શકીએ કે Hs V0Vs 1sCRLs1sC 1LCs2sRL1LC અને આપણે એ પણ ચર્ચા કરી કે છેદનો ઘટક જે છેદ ના એક્સપ્રેશન માં છે જે s2sRL1LC0 છે તેની પહેલાથી જ આપણે ચર્ચા કરેલી છે જ્યારે આપણે સિરીઝ RLC સર્કીટ વિશે ચર્ચા કરી રહ્યા હતા તેથી આ તે કેરેક્ટરિસ્ટિક સમીકરણ હશે જેની વિશે આપણે ભૂતકાળમાં ચર્ચા કરી છે આપણે કહી શકીએ કે છેદ ના એક્સપ્રેશનના પોલમાં છેદ ના સમીકરણ ના રૂટ હશે જેનું મૂલ્ય હશે p12 ±2 02 અને આપણે એ પણ જોયુ કે R2L 01LC હવે જો તમે જોશો કે R L C એ 0 કરતા વધારે હોય છે જયારે આ શરત છે કે 2 પોલ ને હંમેશા પ્લેનના ડાબા ભાગ માં લખીએ તેથી તેનો અર્થ એ છે કે જે નેટવર્ક R L અને C ઘટક ધરાવે છે તે અનસ્ટેબલ રહેશે નહીં કારણ કે આપણને સર્કિટના આપેલા ટ્રાન્સફર ફંક્શન માંથી જે પોલ મળે છે તેનો હંમેશા નેગેટિવ વાસ્તવિક ભાગ રહેશે જટિલ શરત જેની આપણે ચર્ચા કરી હતી કે જ્યારે R એ 0 ની બરાબર હોય ત્યારે ડેમ્પિંગ કોફિશિયંટ 0 થશે તે સ્થિતિમાં સર્કિટ ઓસિલેટરી થઈ જશે હવે ત્યાં એક્ટીવ સર્કિટ અને પેસીવ સર્કિટ જેવી કેટલીક સર્કિટ્સ છે જેમાં નિયંત્રિત સ્ત્રોતો છે જે ઉર્જા પૂરી પાડી શકે છે અને તેથી જ તેઓ અનસ્ટેબલ હોઈ શકે છે ઓસીલેટર આવા સર્કિટનું બીજું એક ઉદાહરણ છે જે અનસ્ટેબલ રહેવા માટે રચાયેલ છે કારણ કે જ્યારે સમય t → ∞ હોય ત્યારે તે કોઇંક સ્ટેબલ મૂલ્ય માં જતું રહેશે નહીં તેથી જ્યારે તમે ઓસીલેટરની રચના કરો છો ત્યારે ઓસીલેટર નું ટ્રાન્સફર ફંક્શન આ પ્રમાણે આપી શકાય છે HsNs202Nsj0 તમે જોશો કે આ ટ્રાન્સફર ફંક્શનના પોલ કાલ્પનિક અક્ષ પર છે પોલ −𝑗𝜔0 અને 𝑗𝜔0 છે તેથી જ્યારે તમારી પાસે પોલ કાલ્પનિક અક્ષ પર હોય ત્યારે તેનો અર્થ એ કે સર્કિટ ઓસિલેટરી છે આ કિસ્સામાં તમને જે આઉટપુટ મળશે તે સાયનુંસોઇડલ છે તેથી જ્યારે તમારી પાસે આ પ્રકારની પરિસ્થિતિ હોય ત્યારે તમે કહેશો કે સર્કિટ ઓસીલેટરી છે ચાલો હવે એક ઉદાહરણ લઈએ જેથી આપણે આ ખ્યાલને સમજી શકીએ આપણે k ની કિંમત નક્કી કરવાની જરૂર છે કે જેના માટે આકૃતિ માં સર્કિટ આપવામાં આવેલ છે જે સ્ટેબલ છે તેથી હવે અહીં તમે જુઓ કે તેમાં એક ઉર્જા સંગ્રહ ઘટક છે જે કેપેસિટર છે 1𝑠𝐶 એ s ડોમેઈન માં કેપેસીટનસ નું મૂલ્ય છે અને આપણી પાસે 2 રેઝિસ્ટન્સ છે આપણી પાસે એક ડિપેંડેંટ વોલ્ટેજ સ્ત્રોત છે જે લૂપ માં વહેતા કરંટ પર આધારિત છે તેથી આપણે k ની એવી કિંમત શોધવી જરૂરી છે જેના માટે આ આકૃતિ સ્ટેબલ રહેશે આપણે પહેલા મેશ એનાલિસિસ નો ઉપયોગ કરવો પડશે અને આ 2 લૂપ માટે સમીકરણ લખવું પડશે ViR1sCI1 I2sC 0 kI1R1sCI2 I1sC Or 0 k1sCI1R1sCI2 તેથી હવે તમારી પાસે આ 2 સમીકરણો છે જો તમે તેમને મેટ્રિક્સ સ્વરૂપમાં રજૂ કરો તો તમે કેવી રીતે લખશો તેથી જ્યારે તમે મેટ્રિક્સ કમ્પાઇલ કરશો ત્યારે તમે જોશો કે જો તમે આ સર્કિટનુ કેરેક્ટરીસ્ટીક સમીકરણ શોધવા કેરેક્ટરીસ્ટીક સમીકરણ નું સંચાલન કરવા માંગતા હો તો તમારે શું કરવું જોઈએ તમારે મેટ્રિક્સ નો ડીટર્મીનંટ શોધી કાઢવો જોઈએ જે આપણે હમણાં જ કમ્પાઇલ કર્યો છે ડીટર્મીનંટ નું મૂલ્ય છે ∆R1sC2 ksC 1s2C2 sR2C2R ksC તે કેરેક્ટરીસ્ટીક સમીકરણ સિવાય બીજું કશું નહીં હોય તો પછી તમે શું મેળવશો તમને એક પોલ નું મૂલ્ય મળશે કારણ કે અહીં આ અંશ ઘટક માત્ર 1 ની ડિગ્રી ધરાવે છે તેથી તમારી પાસે ફક્ત એક જ પોલ હશે તેથી પોલ ની કિંમત pk 2RR2C છે હવે જો તમે જોશો તો પોલ P નું આ મૂલ્ય તમે કહેશો કે જયારે 𝑘 2𝑅 હોય ત્યારે પોલ નેગેટિવ હશે આપણે કહી શકીએ કે જ્યારે 𝑘 2𝑅 હશે ત્યારે સર્કિટ સ્ટેબલ હશે અન્યથા 𝑘 2𝑅 માટે સર્કિટ અનસ્ટેબલ હશે આ તમે ચકાસી શકો છો તમે k ની કિંમત શોધી શકો છો જેના માટે તમારી સર્કિટ સ્ટેબલ રહેશે ચાલો હવે નેટવર્ક સિન્થેસિસ નામના બીજા ખ્યાલ વિશે વાત કરીએ તો નેટવર્ક સિન્થેસિસ એટલે શું આપેલ ટ્રાન્સફર ફંક્શન માટે નેટવર્ક સિંથેસિસ એ યોગ્ય નેટવર્ક મેળવવાની પ્રક્રિયા છે હવે આ નેટવર્ક સિન્થેસિસ આપણા નેટવર્ક એનાલિસિસ થી બરાબર વિરુદ્ધ છે જ્યાં આપણને સર્કિટ મળે છે અને આપણે આપેલ સર્કિટના ટ્રાન્સફર ફંક્શનને શોધવાનો પ્રયત્ન કરીએ છીએ નેટવર્ક સિન્થેસિસ મેળવવુ ટાઇમ ડોમેઈન કરતા s ડોમેઈનમાં વધુ સરળ છે જ્યારે આપણે નેટવર્ક સિન્થેસિસ અને નેટવર્ક એનાલિસિસ વચ્ચે તફાવત કરીએ છીએ ત્યારે આપણે કહી શકીએ કે નેટવર્ક એનાલિસિસ માં આપણે આપેલ નેટવર્ક નું ટ્રાન્સફર ફંક્શન શોધી કાઢીએ છીએ જ્યારે નેટવર્ક સિન્થેસિસ માં આપણે એ અભિગમને ઉલટાવીએ છીએ તેનો અર્થ એ કે આપણે આપેલા ટ્રાન્સફર ફંક્શન માટે યોગ્ય નેટવર્ક શોધવું જરૂરી છે તેથી નેટવર્ક સિન્થેસિસ ના કિસ્સામાં આપણે શું કરીશું આપણને એક ટ્રાન્સફર ફંક્શન મળશે અને તેમાંથી આપણે યોગ્ય નેટવર્ક શોધવા માટે પ્રયત્ન કરીશું જે ટ્રાન્સફર ફંક્શન ને સંતોષે છે હવે નેટવર્ક સિંથેસિસમાં ઘણા જુદાં જુદાં જવાબ હોઈ શકે છે અથવા કદાચ કોઈ જવાબ નથી કારણ કે ત્યાં ઘણી સર્કિટ્સ હોઈ શકે છે જેનો ઉપયોગ સમાન ટ્રાન્સફર ફંક્શનને રજૂ કરવા માટે થઈ શકે છે આપેલ ટ્રાન્સફર ફંક્શન માટે આપણે સૌથી યોગ્ય જવાબ શોધવાની જરૂર છે જ્યારે નેટવર્ક એનાલિસિસમાં વસ્તુઓ વિરુદ્ધ છે ત્યાં ફક્ત એક જ જવાબ હશે અર્થાત નેટવર્ક એનાલિસિસ માં આપણને હંમેશાં એક જ ટ્રાન્સફર ફંક્શન મળશે પરંતુ નેટવર્ક સિન્થેસિસ ના કિસ્સામાં એક ટ્રાન્સફર ફંક્શન એક કરતા વધારે સર્કિટને રજુ કરી શકે છે ચાલો આપણે ઉદાહરણોની મદદથી આ ખ્યાલોને સમજીએ કારણ કે સર્કિટના સિન્થેસિસ ના પાસાને સમજવામાં તે વધુ સરળ રહેશે ચાલો જોઈએ કે ત્યાં એક ટ્રાન્સફર ફંક્શન આપેલ છે HsV0Vi10s23s10 હવે આપણે કહી શકીએ કે આ તે સર્કિટ છે જ્યાં L અને C રજૂ કરવામાં આવ્યા છે અને C એ R સાથે સમાંતર છે અને ગુણોત્તર V0Vi એ R ની સમાંતર ના વોલ્ટેજ ભાગ્યા ઈનપુટ વોલ્ટેજ વચ્ચેનો ગુણોત્તર સિવાય કંઈ નથી તેથી હવે આપણને આ ટ્રાન્સફર ફંક્શન મળી ગયું છે અને આપણને ખ્યાલ છે કે આ સર્કિટ હશે આપણે શું કરવું જોઈએ આપણી પાસે અહીં ત્રણ અજ્ઞાત R L અને C હોવાથી આપણે R એક ની કિંમત નક્કી કરીશું આપણે તે મૂલ્ય કેમ ફિક્સ કરી રહ્યા છીએ એ આપણે જ્યારે ઉકેલ માટે આગળ વધશુ ત્યારે જોશું કે શા માટે આપણે R એકનું મૂલ્ય ફિક્સ કરી રહ્યા છીએ અને C ની કિંમત શોધી રહ્યા છે આપણે 2 કેસ લઈશું જ્યાં R 5 ઓહ્મ છે અને R 1 ઓહ્મ છે અને આપણે L અને C ની કિંમત શોધવા પ્રયત્ન કરીશું હવે પહેલા આપણે શું કરવું જોઈએ આપણે સર્કિટના સમકક્ષ s માઇનસ ડોમેઈન શોધવા જોઈએ જ્યારે તમે સર્કિટની સમકક્ષ માઇનસ s ડોમેન બનાવો છો ત્યારે તે આકૃતિમાં બતાવ્યા પ્રમાણે દેખાશે આ 𝑉𝑖 𝑠 છે જે ઈનપુટ વોલ્ટેજ છે 𝑉𝑖 𝑠 એ રેઝિસ્ટન્સ R ની એક્રોસ છે અને ત્યારબાદ ઇન્ડક્ટર sL બનશે અને કેપેસિટેન્સ 1sC હશે હવે કેપેસિટીન્સ અને રેઝિસ્ટન્સ સમાંતર છે અને આ વોલ્ટેજ બંને ઘટકોમાં લાગુ થશે કારણ કે બંને સમાંતર છે તેથી આપણે શોધી શકીએ છીએ કે આ સમાંતર કોમ્બીનેશન નો સમકક્ષ ઇમ્પિડન્સ 𝑅 || 1sC છે જ્યારે આપણે તેને ઉકેલીએ ત્યારે આપણને s ડોમેનમાં R1sRC સમકક્ષ ઇમ્પિડન્સ મળશે હવે આપણે વોલ્ટેજ ડિવિઝન ના સિદ્ધાંતનો ઉપયોગ કરી શકીએ છીએ જે કહે છે કે આ 𝑉0 કેપેસિટીન્સની સમાંતર પણ છે તેથી મૂળભૂત રીતે કેપેસિટીન્સ અને રેઝિસ્ટન્સ ના સમાંતર સંયોજનમાં તેમની એક્રોસમા વોલ્ટેજ 𝑉0 હશે તેથી તમે વોલ્ટેજ ડિવિઝન સિદ્ધાંત નો ઉપયોગ કરી શકો છો અને 𝑉0 શોધી શકો છો V 0R1sRC sLR1sRC V i હવે આપણને જે ટ્રાન્સફર ફંક્શન મળે છે તે V0ViRs2RLCsLR1LCs2sRC1LC છે તેથી આ બે કિંમત છે જે આપણે મેળવીશું જ્યારે ટ્રાન્સફર ફંક્શન ની તુલના કરીશું હવે આપણી પાસે ફક્ત 2 સમીકરણો અને 3 અજ્ઞાત હોવાથી જ્યાં સુધી આપણે એક વસ્તુ ફિક્સ ન કરીએ ત્યાં સુધી આપણે ઉપાય શોધી શકતા નથી તો આપણે તેની છેલ્લી સ્લાઇડ્સમાં ચર્ચા કરી છે કે આપણે ઓછામાં ઓછું એક ફિક્સ કરવાની જરૂર છે જેથી આપણે લખી શકીએ જવાબ મળી શકે તો આપણી પાસે આપણા પ્રશ્નમાં જે હતું તે તેની ફિક્સ કિંમત છે જે R 5 ઓહ્મ છે તેથી જ્યારે તમે R ને 5 ઓહ્મ ની બરાબર મૂકશો ત્યારે તમને C ની કિંમત 66 67 મિલિફેરાડે અને L 1 5 હેનરી મળશે હવે જ્યારે તમારી પાસે R 1 ઓહ્મ બરાબર છે પછી C 0 333 ફેરાડ અને L 0 3 હેનરીની બરાબર હશે હવે R ને 1 ઓહ્મ બરાબર બનાવવું સામાન્ય રીતે એવું કહેવામાં આવે છે કે તે ડિઝાઇન ને સામાન્ય બનાવે છે કારણ કે તમે R ને 1 ઓહ્મ તરીકે નક્કી કરી રહ્યાં છો એટલે કે તમે સર્કિટ ડિઝાઇન ને સામાન્ય બનાવશો તેથી આની મદદથી તમે અજ્ઞાત નું મૂલ્ય શોધી શકો છો જે L અને C છે પરંતુ તમારે ઓછામાં ઓછું એક ઘટક નક્કી કરવું પડશે તેથી આ કિસ્સામાં આપણે રેઝિસ્ટન્સ R નું મૂલ્ય નક્કી કર્યું છે ચાલો હવે બીજું ઉદાહરણ લઈએ આ કિસ્સામાં આપણને ટ્રાંસ્ફર ફંક્શન આપેલ છે અને જ્યારે R ની વેલ્યુ 2 ઓહ્મ આપવામાં આવે છે ત્યારે આપણે ફરીથી L અને C નું વેલ્યુ શોધવાની જરૂર છે તેથી પ્રથમ કાર્ય કે જે જરૂરી છે તે છે કે આપેલ સર્કિટને s માઈનસ ડોમેઈન માં રૂપાંતરિત કરવી તેથી અહીં તમે જુઓ છો કે R L અને C બધા સિરીઝમાં છે તે આપેલ સર્કિટની સમકક્ષ s માઇનસ ડોમેઈન છે C ને 1sC દ્વારા બદલવામાં આવશે અને L ની જગ્યાએ આપણે sL લખીશું 𝑉0𝑡 એ s ડોમેઈન માં 𝑉0𝑠 બનશે R સમાન રહેશે અને 𝑉𝑖𝑡 𝑉𝑖𝑠 બનશે તેથી આપણે આગળ શું કરવું જોઈએ હવે આપણે લૂપ સમીકરણ લખવું પડશે અને R ની એક્રોસ વોલ્ટેજ ને Vi ના ભાગ રૂપે રજુ કરવું પડશે જેથી આપણને ટ્રાન્સફર ફંક્શન મળે છે જયારે આપણે લૂપ સમીકરણ લખીએ અને R ની એક્રોસ માં 𝑉𝑖 ના રૂપ માં વોલ્ટેજ 𝑉0 ને ફરીથી ગોઠવીએ છીએ ત્યારે આપણે v0viલખી શકીએ છીએ જે R સિવાય બીજું કંઈ નથી કારણ કે R ના એક્રોસમા વોલ્ટેજ એ ૩ સિરીઝ ઘટકો થી વિભાજીત છે તેથી આપણે 1sCsLR લખી શકીએ જયારે આપણે ફરીથી ગોઠવીએ તો સરળતાથી લખી શકાય RLss2RLs1LC હવે તમને સર્કિટમાં રહેલા અજાણ્યો ના આધારે તમને આ ટ્રાન્સફર ફંક્શન ઓછું મળ્યું છે ટ્રાન્સફર ફંક્શન જે આપણને આપવામાં આવે છે તે 4s ના છેદ માં s સ્ક્વેર વત્તા 4s વત્તા 20 છે તેથી જો તમે બંને ની તુલના કરો તો તમે કહી શકો કે R ભાગ્યા L કઈ નથી પરંતુ 4 છે અને 1LC એ 20 બરાબર છે તેથી અહીં ફરીથી તમારી પાસે 2 સમીકરણો છે પરંતુ તમારી પાસે 3 અજ્ઞાત છે આપણે R નું મૂલ્ય 2 ઓહ્મ તરીકે ફિક્સ કરીએ છીએ તેથી જ્યારે તમે R ના મૂલ્યને 2 ઓહ્મ તરીકે ફિક્સ કરો ત્યારે તમે L નું મૂલ્ય 0 5 હેનરી અને કેપેસિટીન્સ C નું મૂલ્ય 0 1 ફેરાડે મેળવી શકો છો આ વિશિષ્ટ પ્રક્રિયા સાથે તમે સરળતાથી અજ્ઞાત ના મૂલ્યો શોધી શકો છો તેથી આ કિસ્સામાં અજ્ઞાત C અને L હતા અને આપણે R નું મૂલ્ય ફિક્સ કરીએ છીએ તેથી જ્યારે તમને નેટવર્ક સિન્થેસિસ કરવાનું કહેવામાં આવે ત્યારે તમે આ રીતે આગળ વધો આની સાથે આપણે આપણું આજનું સેશન બંધ કરી શકીએ છીએ આ સેશનમાં આપણે નેટવર્ક સિન્થેસિસ વિશે વિગતવાર ચર્ચા કરી અને નેટવર્ક સ્ટેબિલિટી પર પણ ચર્ચા કરી અને ખાસ કરીને આ અઠવાડિયામાં આપણે વિવિધ સર્કિટ એનાલિસિસમાં લાપ્લાસ ટ્રાન્સફોર્મ ની ઉપયોગીતા વિશે ચર્ચા કરી આપણે આ અઠવાડિયાના સેશન ને આ નોંધ સાથે બંધ કરીએ છીએ કે આપણે આવતા અઠવાડિયામાં 2 પોર્ટ નેટવર્ક પર ચર્ચા કરીશું